તેથી ચાલો આપણે આગળની ચર્ચા તરફ આગળ વધીએ જેને ડાઇવર્જન્સ કન્ડિશન કહેવામાં આવે છે હવે નોંધ લો કે જ્યારે આપણે મેક્સવેલ ના સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં ફક્ત પ્રથમ બે મેક્સવેલના સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ આપણે અન્ય બે સમીકરણોને ટચ કરતાં નથી તેથી એક્ચ્યુયલ પ્રશ્ન એ આવે છે કે જ્યારે હું સ્પેસ અને ટાઈમ માં આ ડીસ્ક્રીટાઇઝેશન કરી રહ્યો છું અન્ય કન્ડિશનનું શું થાય છે કે તેઓ વાયોલેટેડ થઈ રહી છે અથવા તેમનો યોગ્ય રીતે લેવામાં આવી રહી છે તેથી ચોક્કસ રીતે કોઈ સમીકરણમાથી ઉદાહરણ લઈએ તો આપણે અત્યાર માટે ધારી શકીએ J0 ચાલો હું જો તેને લઉં કે એને ધારીએ કે તે ચાર્જ ફ્રી સ્થિતિ છે તેથી જો હું બંને તરફ ડોટ પ્રોડક્ટ લઉં તો

ડાબી બાજુ એ વેક્ટર કેલ્ક્યુલસ છે આ હંમેશા 0 સૂચવે છે તેથી હું અહીં ફક્ત 0 ને લખીશ તો ટાઈમની દ્રષ્ટિએ તે શું છે તે આપણને D ના ડાઈવર્જન્સ વિશે શું કહે છે વિદ્યાર્થી કોંસ્ટંટ કોંસ્ટંટ ખરું ને તેથી તે એવું કહે છે કે ડાઈવર્જન્સ D એ કોંસ્ટંટ છે તેથી જો તે ફક્ત એક ઉદાહરણ હોય જો તે 0 થી શરૂ કરવાનું હોય તો તે 0 સુધી શરૂ જ રહેશે તેનું FDTD સાથે કઈંજ નથી તે મેક્સવેલનું સમીકરણ છે જે મને મળે છે પરંતુ હવે ચાલો મેં લખેલ અપડેટ સમીકરણ જોઈએ તો પ્રશ્ન એ છે કે FDTD આનો માને છે તે પ્રશ્ન આપણે પૂછી રહ્યા છીએ હા અન્ય સમીકરણ મને જણાવશે કે આનું મૂલ્ય શું છે ઉદાહરણ તરીકે પરંતુ ફંક્શન હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે મારો અર્થ એ છે કે તે ટાઈમ ડિપેન્ડ નું ફંક્શન હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે પરંતુ આ પરિસ્થિતિઓમાં મેક્સવેલનું સમીકરણ આપણને આ જ કહે છે તેથી ચાલો આપણે આ ડાઈવર્જન્સની સ્થિતિ પર થોડું વિચારીએ અને આપણે એ જાણવા માગીએ છીએ કે FDTD આપણને આ વિશે શું કહે છે તો શું આપણે આનો જવાબ કેવી રીતે મેળવીશું તેથી સૌ પ્રથમ આ એવી સ્થિતિ છે જે સતત સ્પેસમાં છે તેથી જો હું તેને ડીસ્ક્રીટાઇઝ્ડ સ્પેસમાં જોવા માંગુ છું તો મારે આ સ્ટેન્સિલ અને ડીસ્ક્રીટાઇઝ્ડ સંસ્કરણો વિશે વિચારવું પડશે કે જે વેરિએબલ D છે તો આ પ્રશ્નનો જવાબ આપવા માટે બે માંથી કયા પોલેરાઇઝેશન વધુ રસપ્રદ રહેશે TM કે TE TE કારણ કે મારી પાસે અને નો એક્સેસ હશે અને હું આ ડાઈવર્જન્સનું ઇવેલ્યુએટ એ રીતે કરી શકું છું કે જેને ઇન્ટરપીટ કરવું સરળ છે અન્યથા તમારા TM પોલેરાઇઝેશનના કિસ્સામાં મારે z axis ને જોવું પડશે તેથી ચાલો જોઈએ કે આ વિશે શું કરવું જોઈએ તેથી જ્યારે તમે જુઓ છો કે તે તમને શું યાદ અપાવે છે જેમાં વેક્ટર કેલ્ક્યુલસનો થીયરમ તમારા મનમાં આવે છે વેક્ટર ફિલ્ડનું ડાઈવર્જન્સ ગૌસ નો થીયરમ કે ડાઈવર્જન્સ થીયરમ તેથી ચાલો કહીએ કે ડાઈવર્જન્સ થીયરમ 2 D માં કારણકે આપણે અત્યારે 2 D માં છીએ કે જે આપણને કહે છે તેથી આ આપણું ડાઈવર્જન્સ થીયરમ છે તેથી તે ની ગણતરી કરવાની એક સરસ રીત બનશે થોડા સ્પેસ ઉપર અને જમણી બાજુ હવે D નો આઉટર ફ્લક્સ બની ગયો છે તો ચાલો હવે આપણે ગ્રીડ દોરીએ ચાલો આપણા TE પોલેરાઇઝેશન પર પાછા જઈએ જે અથવા હતું આપણે કરી શકીએ છીએ હવે આપણે ડાઈવર્જન્સ સાથે કામ કરી રહ્યા હોવાથી ચાલો E ને બદલે D નો ઉપયોગ કરીએ મારો મતલબ કે તમે ડિસ્પ્લેસ્મેંટ ફિલ્ડ સાથે કામ કરી રહ્યા છો તેથી મારી પાસે અહીં જે વેરિએબલ છે તે અહીં કેન્દ્રમાં છે અને અન્ય બે વેરિએબલ છે અથવા બંને એક જ બાબત છે તેથી આ મારું છે અને આ મારું છે આ સ્ટેન્સિલ છે જે મારી પાસે છે હવે હું આ ડાઈવર્જન્સ થીયરમનું ઇવેલ્યુએટ અહીં 2D માં કરવા માંગુ છું તેથી તેના માટે મને એક સરફેસ અને તેને ઘેરી લેતી લાઇનની જરૂર છે તો આ કરવા માટે સારો રસ્તો શું હોઈ શકે અને યાદ રાખો કે હું તે ઇવેલ્યુએટ કરવા માટે સક્ષમ થવા માંગુ છું તેથી ફક્ત તમને અહીં ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન આપવા માટે આ અહીં S પરનો અમુક ભાગ છે અને આ મારી n હેટ છે તેથી એવું જ કંઈક કે જે હું ઇચ્છું છું તો કેવા પ્રકારની ગ્રીડ અથવા કયા પ્રકારનો પ્રદેશ S હવે યોગ્ય રહેશે તેથી ડાબી બાજુ આપણને મદદ કરવા જઈ રહી નથી જમણી બાજુ એક લાઇન ઇંટીગ્રલ છે તો તમે કયા પ્રકારનાં ઇંટિગ્રેશન કોંટોર વિશે વિચારો છો વિદ્યાર્થી સ્ક્વેર તેથી તે સારી રીતે હોવું જોઈએ એક સ્ક્વેર સૌથી નેચરલ વસ્તુ હશે અને કારણ કે હું ઇવેલ્યુએટ કરવા માંગુ છું તેથી જો હું મારા કોંટોરને ગ્રિડ લાઈનો સાથે લઈ જઈશ તો તે મને મદદ કરશે ધારો કે હું બ્લ્યુ બોક્સને પોતે S તરીકે લઈશ માફ કરશો બ્લ્યુ નહીં ગ્રીન બોક્સ પોતે S હશે તે મને મદદ કરશે તો શું થશે ઠીક છે એકદમ 0 નથી કારણ કે ચાલો આપણે આ પોઈન્ટએ કહીએ કે તેનું મૂલ્ય છે પણ એ ત્યાં 0 નથી પરંતુ હું તે વેરિએબલને ત્યાં સ્ટોર કરતો નથી મારે ઇન્ટરપોલેશન દ્વારા ગણતરી કરવી પડશે તેથી જો ત્યાં હું આની સીધી ગણતરી કરવા માંગતો હોઉં તો તે ઇનએક્યુરસી છે તેનો અર્થ એ છે કે આ સ્થાન પર જ્યાં મારી પાસે છે સામાન્ય વેક્ટર કઈ રીતે સાથે હોવું જોઈએ પછી જ્યારે હું એ જઈશ જ્યાં સામાન્ય વેક્ટરને પ્રિફરેબલી સાથે બતાવવું જોઈએ તેથી જો હું હવે આને વિસ્તૃત કરવાનું વિચારું તો ત્યાં ચાર એડજસંટ ગ્રીડ લઈએ ચાર Yee કોષો હશે મારે શું કરવું જોઈએ તો ચાલો આપણે આ મૂલ્યને કોલ કરીએ હવે અહીં પણ છે અને અહીં આ થશે હવે તમારી પાસે હિંટ છે કે સ્કવેર શું છે તેથી જો હું તેને આ રીતે લઈશ તો દરેક કેન્દ્રમાં મેગ્નેટિક ફિલ્ડ ની કેટલીક કિંમત હશે તેવી જ રીતે મારે આ ને કેટલાક નામો આપવા જોઈએ તે તેમને અલગ પાડવા માટે છે તેથી આ જે અહીંથી બહાર જઈ રહ્યું છે તેને હું કહીશ તે આ લાલ બોક્સ છોડીને જાય છે આ ડાબી બાજુ છે જે અંદર આવી રહી છે હું તેને કહીશ આ અહીં પ્લસ છે કારણ કે તે બહાર જઈ રહ્યું છે અને કારણ કે તે અંદર આવી રહ્યું છે તેથી આ બધું બરાબર કરવા માટે આપણી પાસે માઇનસ છે તો હવે જમણી બાજુ શું થાય છે ચાલો ને ઇવેલ્યુએટ કરીએ આપણે એવું ધરીએ છીએ કે ની વેલ્યૂ એપ્રોક્સીમેટલી આ તરફ કોંસ્ટંટ છે હવે તે થઈ ગયું છે આપણે હજી સુધી FDTD નો ખરેખર ઉપયોગ કર્યો નથી FDTD એ ટાઈમ ડેરિવેટિવ્ઝ ને સ્પેસ ડેરિવેટિવ્ઝ સાથે જોડવાનો મુખ્ય મુદ્દો હતો તેથી કારણ કે આપણે તે હવે કર્યું નથી તો ચાલો જોઈએ કે આપણે કેવી રીતે ઇવેલ્યુએટ કરીએ ચાલો કહીએ તો આપણે જે સમીકરણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે કયું છે તે આ છે જે આપણને મદદ કરશે તેથી આ સમીકરણમાં હું x પાર્ટ અને y પાર્ટને જોઈ શકું છું જ્યારે આપણે TE સ્ટેન્સિલને જોઈએ છીએ ત્યારે આપણે આ કર્યું છે આપણી પાસે તે અપડેટ સમીકરણો હતા મૂળભૂત રીતે તે જ જરૂરી છે તેથી જો તમે તમારી નોટ્સ ડોટ પર પાછળ જોશો તો તે શું છે તે ટાઈમ ડેરિવેટિવ છે તો તમારા નોડ્સ પર પાછા જોવા માટે તે બરાબર શું હતું જે તેઓ પ્રોપોઝનલ હોવા જોઈએ વિદ્યાર્થી તો તમને યાદ છે નેમોનિક આપણે ઉપરથી નીચે બનાવેલ છે તેથી ટોપ માઇનસ બોટમ આપણને શું આપશે વેરિએબલની દ્રષ્ટિએ જો તમને આ યાદ નથી તો કોઈ પ્રોબ્લેમ નથી આપણે ફક્ત તમારી નોટ્સ પર પાછા જઈ શકીએ છીએ અને ડિફરન્શિયલ સમીકરણ મેળવી શકીએ છીએ તેથી છેવટે હું શું જોવા માંગુ છું આ સમીકરણ નહીં પરંતુ આ સમીકરણનો ટાઈમ ડેરિવેટિવ તેથી મને એ જોઈએ છે મેં આ સમીકરણની બંને બાજુએ ટાઈમ ડેરિવેટિવ કર્યું છે અને તેથી તેના ભાગ રૂપે તે ટાઈમ ડેરિવેટિવની સમાન હશે તેથી હું અહીં શું કરીશ મેં હમણાં જ બંને બાજુએ કર્યું તેથી જો હું અહીં બંને બાજુઓ પર લઈ જઈશ તો શું થશે ટાઈમ ડેરિવેટિવ આ દરેકની ટોપ પર આવશે હવે શું મારી પાસે આ એક્સપ્રેશન છે હા મેં આ બધાનું મૂલ્યાંકન કર્યું છે તેથી હવે જો હું આ એક્સપ્રેશન લઈશ અને તેને અહીં સાથે જોડીશ તો મને શું મળશે બધું ખૂબ જ સરસ રીતે કેન્સલ્ડ કરવામાં આવ્યું છે તેથી તે સૂચવે છે કે આ નાના સેલ પર આપણે એમ કહી શકતા નથી કે આ દરેક પોઈન્ટ એ સાચું છે કારણ કે આપણે દરેક પોઈન્ટએ આ ફિલ્ડનું મૂલ્યાંકન કરતા નથી પરંતુ આપણે ફાઇનાઇટ ગ્રીડ પર મૂલ્યાંકન કરી રહ્યા છીએ તેથી આ ગ્રીડ S ઉપર જે મેં અહીં બતાવ્યું છે તે સ્પષ્ટ છે કે D નું ડાઇવરજન્સ સમયસર બદલાતું નથી તેથી આપણે કહી શકીએ કે અમને આ મફતમાં મળ્યું આપણે કંઈ ખાસ કર્યું નથી આપણને આ મફતમાં મળવાનું મુખ્ય કારણ શું હતું વિદ્યાર્થી તે જે ડિઝાઇનમાથી છે એ આ ઇ સેલની ડિઝાઇન અડધી ગ્રીડ દ્વારા દરેક વસ્તુને અટકાવીને તે ફાઇનાઇટ અને તે ફાઇનાઇટ ડિફરન્સ બે બાજુવાળા સેન્ટર તરીકે લે છે વિદ્યાર્થી સેન્ટર સેન્ટર ડિફરન્સીસ આ રીતે આ બધા ને બીજા ની ક્યાંકથી કેન્સલ્ડ કરવામાં આવ્યા છે અને તેથી બધા Hs ત્યાં કેન્સલ્ડ થયા તેથી આ ડાઇવરજન્સની કન્ડિશન સંતોષકારક છે કે ટાઈમ સાથે ડાઇવરજન્સ સતત રહે છે આપણે ફક્ત આ મફત મેળવી રહ્યા છીએ તેથી આ FDTD Yee સેલના એલિગંટ પાસાઓમાંથી એક છે TM કેસ માટે તે કેવી રીતે સાબિત થશે વિદ્યાર્થી હા કારણકે ત્યાં ફક્ત છે જે ત્યાં છે ત્યાં આપણે આપણું S લેવું પડશે xy પ્લેનમાં નહીં પણ તેને તમારા zx પ્લેન અથવા zy પ્લેન અથવા તે તેનાજેવું કંઈકમાં લેવું પડશે પછી મારી પાસે હશે પરંતુ તે ફરીથી મને ખૂબ મદદ કરવા માંગે છે કારણ કે મારો E સાથે હશે મારો મતલબ માફ કરશો પરપેન્ડીક્યુલર તેથી ડોટ પ્રોડક્ટ મને 0 આપશે વિદ્યાર્થી તે તેના કરતાં ઓછું હશે TM માં અન્ય ડાયવર્જન્સ કન્ડિશન સરળ હશે વિદ્યાર્થી કેટલીક હશે હા તેથી TE પોલેરાઇઝેશનના આ કિસ્સામાં તમે બતાવી શકો છો કે Dનું ડાયવર્જન્સ કોંસ્ટંટ રહે છે TM પોલેરાઇઝેશનમાં આપણે બતાવી શકીશું કે મેગ્નેટીક ફિલ્ડ નું ડાયવર્જન્સ કંઝર્વ્ડ છે વિદ્યાર્થી ખરું હ તે પણ સાચું છે વિદ્યાર્થી તો આપણને કોંસ્ટંટ મળશે ખરેખર હા તે TE કેસમાં માફ કરશો TM કેસમાં તે છે આ તરફ પોઈન્ટ કરીને ચાલો કહીએ કે TM કેસ લઈએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે માત્ર અને તે શેનું ફંક્શન છે જો તમે ખૂબ જ પ્રિસાઈઝ બનવા માંગતા હોવ તો ચાલો આ D બનાવીએ તો Dનું ડાયવર્જન્સ શું છે વિદ્યાર્થી 0 0 આપમેળે કંઇ કરવાનું નથી કારણ કે તે કંઈક છે જે z નું ફંક્શન નથી તેથી આ કરવું સહેલું છે પરંતુ TE માં તમારે આ લૂપ અને દિશા ગમે તે લેવી પડશે અહીં કર્લ માટે કેટલી ક્વોંટિટી છે વિદ્યાર્થી H જે આપણે કર્યું તે છે નં તે કર્લ ઉપયોગ કરશે વિદ્યાર્થી અન્ય મેક્સવેલનું ને અન્ય ડાયવર્ઝન મેક્સવેલનું છે હા અન્ય ડાયવર્ઝન સમીકરણ કે જે છે તે આપમેળે આપણને સમાન લોજીકથી સેટિસ્ફાઈડ થશે કારણ કે એ x y નું ફંક્શન છે તેથી 0 બરાબર થવાનું છે તેથી બીજા શબ્દોમાં મારો મતલબ છે કે ફાઇનલ લાઇન કઈ પ્રકારની છે કે જો ડાયવર્ઝન 0 થી શરૂ થાય છે તો મારી FDTD સ્કીમ ગેરંટી આપે છે કે સમગ્ર સિમ્યુલેશન માં 0 રહે તે એકાઉન્ટમાં કોઈ એરરનું એક્યુમૂલેશન નથી તેથી આપણે જેમ મેં કહ્યું હતું કે આપણને હમણાં જ ફ્રીમાં મળે છે તેથી અમે આ ચર્ચાને હવે બંધ કરીશું અને આગળ આપણે FDTD ના ન્યૂમેરિકલ એનાલિસિસ પર નજર કરીએ છીએ